તેથી આપણે હમણાં જ ચર્ચા કરી છે કે કંડક્ટરનો સેગ ઘટે છે કારણ કે તે ટેન્શન કંડક્ટરને ને ઉપર ખેંચે છે પરંતુ તે જ સમયે ટેન્શન સ્થિતિસ્થાપક ખેંચાણથી કંડકટરને લાંબુ કરે છે જે ટેન્શનને દૂર કરે છે અને સેગને વધારે છે તેથી તેનો અર્થ એ છે કે વાયરના સ્થિતિસ્થાપક ગુણધર્મો દ્વારા માપવામાં આવે છે તે સ્થિતિસ્થાપકતાનું મોડ્યુલસ છે આ તમે ખરેખર જાણો છો સ્થિતિસ્થાપકતાના મોડ્યુલસ તરીકે આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એકમ લંબાઈ દીઠ વિરૂપતા દ્વારા વિભાજિત એકમ ક્ષેત્ર દીઠ સ્ટ્રેસ તેનો અર્થ છે 𝜎 𝑇𝐴 𝐾𝑔𝑚2 આ એક સમીકરણ છે જ્યાં 𝜎 𝑠𝑡𝑟𝑒𝑠𝑠 𝑝𝑒𝑟 𝑢𝑛𝑖𝑡 𝑎𝑟𝑒𝑎 𝐾𝑔𝑚2 𝑇 𝐶𝑜𝑛𝑑𝑢𝑐𝑡𝑜𝑟 𝑡𝑒𝑛𝑠𝑖𝑜𝑛 𝐾𝑔 અને 𝐴 𝑎𝑐𝑡𝑢𝑎𝑙 𝑐𝑟𝑜𝑠𝑠 𝑠𝑒𝑐𝑡𝑖𝑜𝑛 𝑜𝑓 𝑐𝑜𝑛𝑑𝑢𝑐𝑡𝑜𝑟 𝑚2 તેથી ખેંચાણને લીધે કંડકટરનું વિસ્તરણ 𝑒 એ છે કે વિસ્તરણ e ને વ્યાખ્યાયિત કરી શકાય છે તે 𝑒 𝑠𝑡𝑟𝑒𝑠𝑠 𝑚𝑜𝑑𝑢𝑙𝑢𝑠 𝑜𝑓 𝑒𝑙𝑎𝑠𝑡𝑖𝑐𝑖𝑡𝑦 આ સમીકરણ 2 છે તેથી વિસ્તરણ વધારે છે 𝑒 વધારે છે તે વિસ્તરેલ છે જો સ્થિતિસ્થાપકતાના મોડ્યુલસ ઓછા હોય બરાબર તેથી કંડકટરની લંબાઈમાં નાનો ફેરફાર એ કંડકટરના સેગ અને ટેન્શન પર મોટી અસર કરે છે હવે જો તમે જુઓ કે કંડકટરોમાં સેગ અને સ્ટ્રેસ નીચેના મુદ્દાઓ પર આધારિત છે પ્રારંભિક ટેન્શન તેમના પર મૂકવામાં આવે છે જ્યારે તેઓ જગ્યાએ ક્લેમ્પ્ડ થાય છે કંડકટરનું પોતાનું વજન બરફ અથવા કરાનો વરસાદ તેમને વળગી રહે છે અને પછી 4 પવનનું દબાણ બરાબર તેથી આ તે વસ્તુઓ છે જે સેગ અને ટેન્શન કરે છે જે ખરેખર આ નીચેની વસ્તુઓ પર આધારિત છે તેથી ખાસ કરીને બરફ અથવા સ્લીટકરાનો વરસાદ તેમને વળગી રહેવું તે મૂળભૂત રીતે તે પર્વત વિસ્તારમાં છે જ્યાં બરફ પડતો હોય છે તેથી તે સ્ટ્રેસ ખરેખર આધાર રાખે છે કે સેગ કોઈપણ સ્પાનનો ઉપયોગ કરી શકાય છે જો કે પોલસ અથવા ટાવર્સ પૂરતા પ્રમાણમાં ઊંચા અને પૂરતા મજબૂત હોય પરંતુ જો તમે પોલસ અથવા ટાવર્સ ઊંચા બનાવો છો અને પછી કુદરતી રીતે કે ટાવરની તમારી ઊંચાઈ વધશે તો ખર્ચ વધશે આ મામલો ફક્ત બંને દિશામાં કેટરનરીનો વિસ્તાર કરવાનો છે તેથી ટાવર્સની કિંમત એ ઊંચાઇ અને લોડિંગ સાથે ઝડપથી વધે છે હવે બીજી વસ્તુ તાપમાનમાં પરિવર્તનની અસર છે સામાન્ય અર્થમાં કહે છે કે ઉનાળામાં એ સેગ વધારે હશે અને શિયાળમાં તાપમાનના તફાવતને કારણે તે ઓછો થશે તેથી કંડક્ટરના થર્મલ વિસ્તરણ અને સંકોચનને કારણે તાપમાન સાથે સેગ અને ટેન્શન અલગ અલગ હોય છે કંડકટરના તાપમાનમાં વધારો કંડકટરની લંબાઈમાં વધારો કરે છે તેથી સેગ વધે છે અને ટેન્શન ઘટે છે અને તેનાથી ઊલટું અને તે જ રીતે શિયાળામાં તાપમાનમાં ઘટાડો ફક્ત તે કારણોસર કહો તેની વિરુદ્ધ અસર છે તેથી મહત્તમ સ્ટ્રેસ સૌથી નીચા તાપમાને થાય છે જ્યારે લાઇન સંકુચિત થઈ હોય અને તે પણ બરફ અને સ્લીટકરાનો વરસાદથી ઢંકાયેલ હોય તેથી શિયાળામાં આ ખાસ કરીને થઈ શકે છે

તેનો અર્થ એ કે જો તાપમાન સ્થિરઅચળ હોય જ્યારે કંડક્ટર સ્ટ્રેસ બદલાઇ રહ્યો છે કે જેનું લોડીંગ થાય છે કંડકટરની લંબાઈમાં ફેરફાર તે Δ𝑙 𝑙0Δ𝑇𝑀

હવે આ કેટલીક સરળ બાબત છે હવે લાઇન સેગ અને ટેન્શનની ગણતરી ખરેખર આપણે કેટરનરી આકાર લીધો છે તે સપ્રમાણ છે જોકે મારા હસ્તાક્ષર થોડા આ રીતે છે પરંતુ આ બાજુ અને આ બાજુ તે સપ્રમાણિત છે બરાબર તો આ તમારું ધાર્યું છે કે તે તમારી બંને બાજુ છે આ ટાવર બાજુ છે આ એક અને આ એક છે તે સમાન ઊંચાઇની છે તેથી આ પ્રથમ વસ્તુ છે તેથી આકૃતિ એક બતાવે છે કે કંડક્ટર 2 સપોર્ટથી મુક્ત રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે આ એક સપોર્ટ છે આ બીજો સપોર્ટ છે એ ટાવર સાઇડ છે જે તે જ સ્તરે છે જે સમાન ઊંચાઇ સમાન સ્તર છે અને મારો મતલબ કે આ એક આડું અંતર છે બરાબર અને જો સેગ અને ટેન્શન જો સેગ કંડક્ટરમાં થાય તેથી મૂળભૂત રીતે કેટરનરી આકાર લે છે તેથી તેઓ તે જ સ્તરે છે જે તેમની વચ્ચે આડું અંતર 𝐿 છે આ 𝐿 છે બરાબર કેટરનરી કર્વ નું સ્વરૂપ લે છે જે પૂરુ પાડતા કન્ડક્ટર સંપૂર્ણ પરિવર્તનક્ષમ હોય છે અને કંડકટરનું વજન સમાન રીતે લાઈન સાથે વહેંચાયેલું હોય છે ખરેખર કંડક્ટરની કુલ લંબાઈ 𝑙 છે તેથી અહીંથી અહીં આપણી પાસે આ 𝑙2 છે આ બાજુ પણ કુલ 𝑙2 બરાબર છે પરંતુ અમે તમારો 𝑃 અમુક મુદ્દો લીધો છે તેથી આ કિસ્સામાં જ્યારે સેગ તમારો 𝑑 ખૂબ જ નાનો હોય સ્પાન 𝐿 ની તુલનામાં જ્યારે 𝑑 ખૂબ જ નાનો હોય તે છે કે તે કંડક્ટર સખ્તાઇથી ખેંચાય છે પરિણામી વળાંકને પેરાબોલા માનવામાં આવે છે બરાબર પરંતુ આ કિસ્સામાં પેરાબોલા આપણે પછીથી જોઇશું પરંતુ આ કિસ્સામાં આપણે ધાર્યું નથી કે આ એક પેરાબોલા છે તે કેટરનરી આકાર છે પરંતુ જો 𝐿 ની સરખામણીમાં સેગ ઓછો હોય તો તે પેરાબોલા તરીકે ગણી શકાય તેથી આ તમારા પોઇન્ટ P સંબંધિત છે પછી V બરાબર WS છે પછી આડું તમારું ટેન્શન એ 𝐻 છે પછી ટેન્શન 𝑇 એ પોઇન્ટ 𝑃 પર છે 𝑇𝑥 𝑇𝑦 થોડી વાર પછી આવશે તેથી જો તમારો 𝑑 0 06𝐿 ધારો કે જો તે 2 ટાવર્સ વચ્ચેનું તમારું અંતર છે તો તે L આડું અંતર છે અને 𝑑 0 06𝐿 સેગમાં ભૂલ બરાબર પેરાબોલિક સમીકરણ દ્વારા ગણવામાં આવે છે તે ભૂલ 0 5 કરતા ઓછી છે તેનો અર્થ એ કે જો તમારો મારો અર્થ જો 𝑑 0 06𝐿 એ તમારા 2 સપોર્ટ અથવા 2 ટાવર વચ્ચેનું આડું અંતર છે તો ભૂલ ખૂબ જ ઓછી માત્ર 0 5 છે જો 0 1𝐿 પછી સેગમાં ભૂલની ગણતરી પેરાબોલિક સમીકરણો દ્વારા કરાય છે જે લગભગ 2 જેટલી છે પણ કોઇપણ રીતે તે પણ ખૂબ ઓછી છે તેથી હવે કેટરનરી પદ્ધતિઓ જે તે જ સ્તરે આધારટેકો આપે છે તેથી આ તે જ છે કે બંને સપોર્ટ એક જ સ્તરે હવે આકૃતિ એક આ તમારી આકૃતિ એક છે આ આકૃતિ એક છે તે એક જ સ્તરે 2 સપોર્ટવાળા અને આડા અંતર 𝐿 દ્વારા આધારભૂત કંડકટરનો સ્પાન બતાવે છે આ આડું અંતર 𝐿 છે બરાબર હવે આ 𝑂 આ 𝑂 બિંદુ છે એ કેટેનરી વળાંક પરનો સૌથી નીચો બિંદુ છે કેટરનરી વળાંકનો આ સૌથી નીચો બિંદુ છે અને આ 𝑑 એ મહત્તમ સેગ છે 𝑑 મહત્તમ સેગ છે બરાબર અને 𝑙 એ આ 2 વચ્ચેના કંડક્ટરની લંબાઈ છે પરંતુ તે છે કે તે તમારો કેટરનરી આકાર લઈ ગયો છે તેથી આ મધ્ય બિંદુઓ મિડપોઇન્ટ્સ છે તેથી આ લંબાઈ 𝑙2 છે અહીંથી અહીં તે 𝑙2 છે બરાબર તેથી આ તે છે કે આ અડધો ભાગ 𝑙 કંડકટરની લંબાઈ છે અને 𝑊 એકમ લંબાઈ દીઠ કંડકટરનું વજન છે તેથી 𝑊 તે છે જે તમે એકમ લંબાઈ દીઠ 𝐾𝑔 𝑚 કંડકટરનું વજન કહો છો અને જો તમારો 𝑇 એ કંડકટરનું ટેન્શન છે 𝐾𝑔 જે 𝑃 બિંદુએ છે અને તમારા વળાંકની દિશામાં છે ઉદ્ગમમૂળ પર 𝐻 એ ટેન્શન 𝐾𝑔 છે અને આ આડું ટેન્શન છે તેથી આ 𝑇 એ છે કે કાર્ય વળાંકની દિશામાં કાર્ય કરી રહ્યું છે અને તે આડા ઘટકો 𝑇𝑥 છે અને ઊભો ઘટક 𝑇𝑦 છે અને આ ખૂણો 𝜃 એ તમારા 𝑇 અને 𝑇𝑥 ની વચ્ચે છે અને આ આડી લાઇનથી અંતર છે આથી અર્થ એ છે કે 𝑂 તે છે તમારા કંડકટરનું સૌથી નીચું બિંદુ આ મહત્તમ છે અને અહીં સેગ મહત્તમ છે આ અંતર 𝑦 છે અને 𝑂 થી આ બિંદુ 𝑃 સુધી છે 𝑂𝑃 આ અંતર 𝑥 છે તેનો અર્થ એ કે અહીંથી અહીં અને બિંદુ 𝑂 થી 𝑃 આપણે ધારીએ છીએ કે કંડકટરની લંબાઈ 𝑠 છે અને જો 𝑊 કિલોગ્રામ મીટર દીઠ વજન છે તેથી કુલ ઊભું બળ તેના પર કાર્ય કરશે 𝑉 𝑊𝑠 જ્યાં 𝑊 𝑘𝑔 𝑚 અને 𝑠 એ 𝑚 માં છે તેથી આ અમુક બિંદુ 𝑃 એ તમે લીધું છે અને વજન સમાનરૂપે વહેંચાયેલું છે તેથી આ બિંદુ તમે મારા જો આ બિંદુ 𝑂 અને 𝑃 વચ્ચેનું મધ્યમ બિંદુ હોઈ શકે છે તે 𝑉 𝑊𝑠 કહો કે જે નીચે તરફ કાર્ય કરે છે બરાબર એમ ધારીને કે વજન છે અને કંડક્ટર તમારા રાઉન્ડ આકારના છે આ ધારણા બરાબર છે તેથી તે કિસ્સામાં આ ટેન્શન 𝑇 તે છે કે તે બે ઘટકોમાં ઉકેલી શકાય છે એક આડો ઘટક 𝑇𝑥 છે બીજો ઊભો ઘટક 𝑇𝑦 છે તેથી જો તમે જોશો કે તમારું બળ ટેન્શન સંતુલનનું સમીકરણ પછે 𝑇𝑥 𝐻 તે આડું ટેન્શન અને આ 𝑇𝑦 𝑉 𝑊𝑠 તેથી જો આપણે આનો અર્થ એ કે આ જો આપણે આ આકૃતિમાં નાની આકૃતિમાં ત્રિકોણ બનાવીએ કે આ એક આડું ટેન્શન 𝐻 છે અને આ તમારો 𝑇𝑦 છે કે તમારો આ 𝑉 નીચેની તરફ વર્તે છે તેથી આ 𝑇𝑦 𝑉 અને 𝑇𝑥 𝐻 છે જો તમે આ ત્રિકોણ બનાવો અને આ ટેન્શન 𝑇 છે અને આ ખૂણો 𝜃 છે તેનો અર્થ છે tan𝜃 𝑉𝐻 તેથી ફક્ત થોડી રાહ જુઓ તેથી તેનો અર્થ એ છે કે 𝑇𝑥 𝐻 આ સમીકરણ 5 છે જે મેં તમને કહ્યું છે અને 𝑇𝑦 𝑊𝑠 આ સમીકરણ 6 છે તેથી કંડક્ટરનો ભાગ 𝑂𝑃 એ ટેન્શન 𝑇 હેઠળ અંતર્ગત સંતુલન માં છે કે તે આ ભાગ 𝑂𝑃 એ તમારા ટેન્શન હેઠળ સંતુલનમાં છે તમારો 𝑇 બરાબર બિંદુ 𝑃 એ વજન Ws આડા ટેન્શન 𝐻 પર ઊભી નીચે તરફ કાર્ય કરે છે તેથી આ મેં તમને કહ્યું હતું કે 𝑊𝑠 આ 𝑂 અને 𝑃 વચ્ચેનું મધ્યમ બિંદુ છે અને તે તમારુ ઊભી રીતે કાર્ય કરે છે અને આ આડું ટેન્શન છે આ 𝐻 છે હવે ધારો કે જો કંડક્ટરની લંબાઈમાં તમારો થોડોક વધારો કરવામાં આવે તો તે કહો કે જો આ અંતરમાં થોડો ફેરફાર થયો હોય તો આ કંડક્ટરની લંબાઈ છે એમ માની લો કે ત્યાં થોડુંક 𝑑𝑠 બદલાય છે તો પછી સ્વાભાવિક રીતે તમારુ આ તમે કેટરનરી આકારમાં લીધું છે જો તમે ત્રિકોણ બનાવો છો તો આડી બાજુ 𝑑𝑥 હશે અને તમારી ઊભી બાજુ 𝑑𝑦 હશે તો તેથી જ હવે આ તમારી આકૃતિ 2 છે તેથી આકૃતિ 2 માં તે એક ત્રિકોણ છે જ્યાં 𝑑𝑠 કંડકટરનો ખૂબ ટૂંકો ભાગ રજૂ કરે છે તમે બિંદુ 𝑃 ના ક્ષેત્રમાં કંડકટરનો ખૂબ ટૂંકો ભાગ લો હવે આ આ તમારું બિંદુ 𝑃 છે કે મારો અર્થ આની નજીકમાં છે જો તમે ધ્યાનમાં લો કે જેને તમે નાનું અંતર 𝑑𝑠 તરીકે કહો છો તેથી જો જ્યારે 𝑑𝑠 દ્વારા 𝑠 વધે છે તેથી જ તમને કહું છું કે નાનો વધારો 𝑥 ને અનુરૂપ છે અને 𝑦 નો વધારો અનુક્રમે 𝑑𝑥 અને 𝑑𝑦 દ્રારા થાય છે તેનો અર્થ છે ફક્ત થોડી રાહ જુઓ તેનો અર્થ એ કે જો તમે થોડો વધારો કરો કહો કે 𝑑𝑠 સ્વાભાવિક રીતે આ અંતર 𝑦 અહીંથી અહીં છે અને આ 𝑂 થી 𝑃 તે આડું છે તે 𝑃 છે તમારી આ બાબતો માટે ધારો કે હું આને પણ 𝑃′ બનાવી શકું છું તેથી 𝑂𝑃 ′ 𝑥 અને 𝑃′𝑃 𝑦 ખરુ ને તેથી જો ત્યાં થોડું અંતર 𝑑𝑠 હોય તો તેથી કુદરતી રીતે અનુરૂપ આડૂં એક અંતર મૂલ્ય 𝑑𝑥 અને ઊભું એક 𝑑𝑦 હશે તેનો અર્થ એ છે કે તમારો અર્થ એ છે કે જો આ 𝑑𝑠 કંડકટરની સાથે છે તેથી આડૂં એક 𝑑𝑥 છે અને ઊભું એક 𝑑𝑦 છે અને આ ખૂણો 𝜃 છે તેનો અર્થ છે tan𝜃 𝑑𝑦𝑑𝑥 તેથી આપણે tan𝜃 𝑑𝑦𝑑𝑥 𝑉𝐻 લખી શકીએ છીએ તેનો અર્થ આ 𝜃 અને આ 𝜃 સમાન તેથી tan𝜃 𝑉𝐻 અને અહીંથી tan𝜃 𝑑𝑦𝑑𝑥 તેથી tan𝜃 𝑑𝑦𝑑𝑥 𝑉𝐻 અને 𝑉 𝑊𝑠 તેથી આપણે 𝑉 𝑊𝑠 ને બદલી રહ્યા છીએ તેથી મૂળભૂત રીતે tan𝜃 𝑑𝑦𝑑𝑥 𝑉𝐻 𝑊𝑠𝐻 અને આ સમીકરણ 7 છે હવે આમાંથી આકૃતિ 2 થી આકૃતિ એ કાટકોણ ત્રિકોણ છે તેથી 𝑑𝑠2 𝑑𝑥2 𝑑𝑦2 તેનો અર્થ છે આકૃતિ 2 થી તેનો અર્થ એ કે આ આકૃતિમાંથી 𝑑𝑠2 𝑑𝑥2 𝑑𝑦2 તેનો અર્થ એ છે કે ફક્ત બંને બાજુને 𝑑𝑥 દ્વારા વિભાજીત કરો તેથી 𝑑𝑠𝑑𝑥2 1 𝑑𝑦𝑑𝑥2 આ સમીકરણ 8 છે બરાબર પરંતુ ફક્ત થોડી રાહ જુઓ પરંતુ આપણે 𝑑𝑦𝑑𝑥 𝑊𝑠𝐻 જોયું છે તેથી તેનો અર્થ એ કે તમે અહીં 𝑊𝑠𝐻 અવેજી કરી શકો છો જો તમે આવું કરો છો તો પછી 𝑑𝑠𝑑𝑥2 1 𝑊𝑠𝐻2 અથવા 𝑑𝑥 𝑑𝑠 √1 𝑊𝑠𝐻2 આ સમીકરણ 9 છે હવે જો તમે બંને બાજુ સંકલન કરો છો તો પછી 𝑥 ∫𝑑𝑠 √1 𝑊𝑠𝐻2 જો તમે આને સંકલિત કરો છો તો તે 𝑥 𝐻𝑊 sinh−1𝑊𝑠𝐻 𝐾 હશે 𝐾 અચળ છે તેથી આ સમીકરણ 10 છે તેથી હવે જો હું આ 𝐾 મૂલ્યની કિંમત મેળવવા માટે બાઉન્ડ્રી શરત મૂકીશ તેથી અહીં જો તમે આ આકૃતિ જુઓ જ્યારે આ 𝑥 ખરેખર 𝑂 થી 𝑃′ જો 𝑥 0 હશે તો સ્વાભાવિક રીતે 𝑠 પણ 0 બનશે કારણ કે 𝑠 આ બિંદુ પરથી માપવામાં આવે છે તે જુઓ કે જો 𝑥 0 હોય તો 𝑠 0 જો તે આવું છે તો પછી તમે શરત મૂકો કે 𝑥 0 પછી 𝑠 0 પછી તમને તે 𝐾 0 મળશે જો કે આ કિસ્સામાં તમારો 𝐾 0 તેથી તેના પરિણામે 𝑥 𝐻𝑊sinh−1𝑊𝑠𝐻 અથવા 𝑠 𝐻𝑊sinh𝑊𝑥𝐻 મારો અર્થ ક્રોસ ગુણાકાર 𝑊𝑥 𝐻 અને પછી તમે ફક્ત સરળ બનાવશો તેથી આપણે 𝑠 𝐻𝑊sinh𝑊𝑥𝐻 લખી રહ્યા છીએ આ સમીકરણ 11 છે બરાબર હવે જ્યારે 𝑥 𝐿2 𝑠 𝑙2 તેનો અર્થ એ કે આ આકૃતિ તો 𝑥 એ આડું અંતર છે તેથી અહીંથી અહીં તે 𝐿2 છે કારણ કે આ સપોર્ટથી સપોર્ટ એ 𝐿 છે તેથી તે એક મધ્યમ બિંદુ છે તેથી જ્યારે 𝑥 𝐿2 હોય ત્યારે આ બાજુ કંડકટરની લંબાઈ પણ અડધી હોય છે તેથી 𝑠 𝑙2 તેથી જ્યારે 𝑥 𝐿2 𝑠 𝑙2 તેથી જો તમે અહીં અવેજી કરો છો જો તમે અહીં આ સમીકરણમાં અવેજી કરશો તો તમને 𝑠 𝑙2 𝐻𝑊sinh𝑊𝐿2𝐻 અથવા 𝑙 2𝐻𝑊sinh𝑊𝐿2𝐻 મળશે આ સમીકરણ 12 છે હવે તમે શું કરી શકો છો કે તમે આ sinh𝑊𝐿2𝐻 ને શ્રેણીમાં વિસ્તૃત કરો જો તમે વિસ્તારશો તો તે 𝑙 2𝐻𝑊11 𝑊𝐿2𝐻3 ⋯ થઈ જશે તેથી અને જો તમે આ પ્રથમ 2 શબ્દટર્મ લો છો અને આ શબ્દ તમે 𝑊 સામાન્ય અને 𝐻 સામાન્ય લેશો તો તે આખરે રદ કરવામાં આવશે આ અભિવ્યક્તિ 𝑙 𝐿1 𝑊2𝐿224𝐻2 આ સમીકરણ 13 છે હવે સમીકરણ 7 અને 11 થી આપણે મેળવીએ છીએ હવે સમીકરણ 7 આપણે તેને ફરીથી બતાવતા નથી તે સમજી શકાય તેવું આપણે જોયું છે કે 𝑑𝑦𝑑𝑥 𝑊𝑠𝐻 આ સમીકરણ 7 માં છે બરાબર અને તમારો 𝑠 𝐻𝑊sinh𝑊𝑥𝐻 મને ફક્ત સમીકરણ 11 શોધવા દો હું તમને તે બતાવીશ કે આ ફક્ત થોડી રાહ જુઓ આ સમીકરણ 11 છે બરાબર અહીં તે 𝑠 𝐻𝑊sinh𝑊𝑥𝐻 છે તમારા સમીકરણમાં તે તમારું આ 𝑑𝑦𝑑𝑥 𝑊𝑠𝐻 sinh𝑊𝑥𝐻 છે તેથી જો તમે ક્રોસ ગુણાકાર કરો તો તે 𝑊𝑠𝐻 sinh𝑊𝑥𝐻 હશે તેથી જ તમે 𝑑𝑦𝑑𝑥 𝑊𝑠𝐻 sinh𝑊𝑥𝐻 લખી રહ્યા છો બરાબર હવે તેથી 𝑑𝑦 sinh𝑊𝑥𝐻𝑑𝑥 આ સમીકરણ 14 છે તેથી તમે આ સમીકરણની બંને બાજુ સંકલન કરો સમીકરણ 14 ની બંને બાજુઓને સંકલિત કરો કે 𝑦 ∫ sinh𝑊𝑥𝐻𝑑𝑥 તેથી તે ∫sinh𝑥𝑑𝑥 cosh𝑥 તેથી તે ખરેખર 𝑦 𝐻𝑊cosh𝑊𝑥𝐻 𝐾1 હશે આ સમીકરણ 15 છે જ્યાં 𝐾1 અચળ છે હવે જો વળાંકનું સૌથી નીચું બિંદુ ઉદ્ગમ તરીકે લેવામાં આવે છે જ્યારે 𝑥 0 𝑦 0 છે કારણ કે આ બિંદુ ઉદ્ગમ છે તેથી આ બિંદુએ 𝑥 ફક્ત આ બિંદુથી જ માપવામાં આવે છે તેથી જ્યારે 𝑥 0 પછી 𝑦 0 તેથી જ્યારે 𝑥 0 𝑦 0 તેનો અર્થ એ કે જો તમે આવું કરો તો cosh 1 તેથી 𝑦 𝐻𝑊 cosh𝑊𝑥 𝐻 − 1 આ સમીકરણ 16 છે કારણ કે જો તમે આ સમીકરણમાં 𝑥 0 અને 𝑦 0 મૂકશો તો તમને મળશે તમને 𝐾1 𝐻𝑊 મળશે તે પછી તમે અહીં 𝐾1 𝐻𝑊 અવેજી કરો છો 𝐻𝑊 સામાન્ય લો તેથી તમને 𝐻𝑊cosh𝑊𝑥𝐻 − 1 મળશે આ સમીકરણ 16 છે હવે સમીકરણ 16 નો વળાંક આને કેટરનરી કહેવામાં આવે છે અને સમીકરણ 16 ને 𝑦 𝐻𝑊112 𝑊𝑥𝐻2 − 1 તરીકે પણ લખી શકાય છે આખરે તે 𝑦 𝑊𝑥2 2𝐻 બનશે આ સમીકરણ 17 છે બરાબર અને આકૃતિ એકમાંથી મારો અર્થ એ છે કે આ આકૃતિમાંથી કે જે 𝑇 છે તે જ કાટકોણ ત્રિકોણ છે તેથી 𝑇2 𝐻2 𝑉2 એનો અર્થ એ કે 𝑇 √𝐻2 𝑉2 જો તમે આ સમીકરણમાંથી 𝐻 સામાન્ય લેશો તો 𝑇 𝐻√1 𝑉𝐻2 આ સમીકરણ 18 છે અને સમીકરણ 7 આપણે 𝑉𝐻 𝑑𝑦𝑑𝑥 જોયું છે તેથી અહીં આ સમીકરણ 7 છે તે આપવામાં આવ્યું છે કે તે 𝑑𝑦𝑑𝑥 𝑉𝐻 છે તેથી આપણે 𝑇 𝐻√1 𝑑𝑦𝑑𝑥2 મૂકીએ છીએ આ સમીકરણ 19 છે તેથી સમીકરણ 16 થી આપણે તે 𝑑𝑦𝑑𝑥 sinh𝑊𝑥𝐻 મેળવીએ છીએ તેનો અર્થ એ કે આ તમારું સમીકરણ 16 𝑦 𝐻𝑊cosh𝑊𝑥𝐻 − 1 છે તમે 𝑥 ના સંદર્ભમાં વ્યુત્પન્નવિકલન લેશો તો તે 𝑑𝑦𝑑𝑥 𝑊𝐻𝐻𝑊sinh𝑊𝑥𝐻 તેથી 𝐻 𝐻 રદ થશે 𝑊 𝑊 રદ કરવામાં આવશે અને તે sinh𝑊𝑥𝐻 અહીં બતાવ્યું નથી કારણ કે આ એક સરળ વસ્તુ છે અને તમને સમજી શકાય તેવું છે બરાબર તેથી એનો અર્થ એ કે આપણને 𝑑𝑦𝑑𝑥 sinh𝑊𝑥𝐻 મળે છે આ સમીકરણ 20 છે પછી તમે આ 𝑑𝑦𝑑𝑥 શું કરશો તે સમીકરણ 19 𝑇 𝐻√1𝑑𝑦𝑑𝑥2 અને સમીકરણ 20 𝑑𝑦𝑑𝑥 sinh𝑊𝑥𝐻 જુઓ તેથી 𝑑𝑦𝑑𝑥 જો તમે અહીં આ સમીકરણમાં મુકશો તો તે 𝑇 𝐻√1 sinh𝑊𝑥𝐻2 હશે તેથી √1 sinh𝑊𝑥𝐻2 cosh𝑊𝑥𝐻 ખરેખર ખૂબ સરળ વસ્તુ છે ખરુ ને

તેથી આ વસ્તુ છે તેથી જ આ સમીકરણ 19 અને 20 માંથી સમીકરણ 21 છે માફ કરશો હું લખું છું 𝑇 𝐻cosh𝑊𝑥𝐻 આ સમીકરણ 21 છે તેથી જ્યાં સપોર્ટ 𝑥 𝐿2 પર તમારા કંડક્ટરમાં કુલ ટેન્શન છે એટલે કે જો તમે આકૃતિ પર નજર નાખો તો આ કુલ અંતર 𝐿 છે અને આ 𝐿2 હશે તેથી જ્યારે 𝑥 𝐿2 માફ કરશો તો 𝐿2 ના આધાર પર કંડક્ટરમાં કુલ ટેન્શન છે તેનો અર્થ એ કે તમે 𝑥 𝐿2 ને પ્રશ્ન 21 માં અવેજી કરો છો તેથી 𝑇 𝐻cosh𝑊𝐿2𝐻 આ સમીકરણ 22 છે હવે જો તમે આ cosh𝑊𝐿2𝐻 શ્રેણીમાં વિસ્તૃત કરો છો તો તે 𝑇 𝐻1 12 𝑊𝐿2𝐻4 ⋯ આ સમીકરણ 23 છે હવે સમાન સ્તર પરના સપોર્ટ વચ્ચે લંબાઈ 𝐿 ના સ્પાન માટે કંડકટરનો સેગ અથવા વિચ્છેદન કે જે 𝑥 𝐿2 પર અને તમારા y બરાબર તમારા 𝑦 𝑑 પર છે તેથી સમીકરણ 16 થી તેનો અર્થ એ કે આ સમીકરણ અહીં ઘણા બધા સમીકરણો છે તેથી સમીકરણ 16 થી બરાબર ફકત આ સમીકરણથી જ ખરું ને તેથી અને આ તે છે જે તમે તેને આકૃતિ કહો છો તે એક આકૃતિ તેથી સમાન સ્તર પરના સપોર્ટ વચ્ચે લંબાઈ 𝐿 ના સ્પાન માટે કંડકટરનો સેગ અથવા વિચ્છેદન કે જે 𝑥 𝐿2 𝑦 𝑑 પર છે તેનો અર્થ એ કે આ તે છે જેને તમે કુલ કહો છો કુલ તમારો 𝐿 છે અને અડધો 𝐿2 છે તેથી 𝑥 𝐿2 𝑦 𝑑 પર અને પછી સમીકરણ તમારા સમીકરણ 16 માં તમે જો તમે આ મૂકો કે જ્યારે 𝑥 𝐿2 𝑦 𝑑 તો પછી તમે આ સમીકરણ શું મેળવશો કે જો તમે અહીં અવેજી કરશો તો તમને મળશે 𝑑 𝐻𝑊 cosh𝑊𝐿2𝐻 − 1 આ સમીકરણ 24 છે જો તમે આને વિસ્તૃત કરો છો તો તે 𝑑 𝐻𝑊1 12 તેથી આ એક તમને લગભગ 𝑑 𝑊𝐿28𝐻 મળશે આ તમારો જેને તમે કહો છો આ એક સરળ કાર્ય છે જે તમે કરી શકો છો બરાબર તેથી લગભગ 𝑑 𝑊𝐿28𝐻 અને આ સમીકરણ 26 છે તેથી સલામતી કોડ જમીનની ઉપર લાઇન માટે તમારી ઊંચાઇનો ઓછામાં ઓછો ગાળો મીનીમમ કલીયરંસ આપે છે અને જો આ સેગ સાથે ઉમેરવામાં આવે તો ઇન્સ્યુલેશન સપોર્ટ પોઇન્ટ ની લઘુત્તમ ઊંચાઇ મળી શકે છે ખરેખર આ સેગ જમીનથી ત્યાં રહેશે જ્યાં તમારી સલામતી માટેનું ઓછામાં ઓછું કલીયરંસ હશે ત્યાં વધુમાં તમારે આ સેગ ઉમેરવો પડશે જેમ કે ઇન્સ્યુલેશન સપોર્ટ પોઇન્ટની લઘુત્તમ ઊંચાઇ મળી શકે છે તેથી જ્યારે પણ તમે કોઈ લાઇન ડિઝાઇન કરી રહ્યા હો ત્યારે તમારે તે મહત્તમ સેગ શોધી કાઢવો પડશે કે જે હોવો જોઈએ અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે તાપમાન ખૂબ ઊંચું હોય ત્યારે તે થઈ શકે છે આગળ આપણે શું કરીશું માની લો કે આ તમારી સમાન વસ્તુ છે 𝐴 અને 𝐵 તે જ સપોર્ટ પર આ કેટરનરીના પરિમાણો છે આ તમારી ડિરેક્ટ્રિક્સ છે આ કહો કે 𝑥 છે અને આ સૌથી નીચું બિંદુ 𝑂 છે આ તે આડૂં ટેન્શન 𝐻 બરાબર છે અને આ બાજુ 𝑙2 છે આ બાજુ 𝑙2 છે અને અહીં આ અંતરની સાથે ધારો કે આ તમારા 𝑙2 ની વચ્ચે છે કે તમે તે 𝑠 𝑙2 પર છો આ વજન આ ભાગની મધ્યમાં 𝑂 અને 𝐵 ની વચ્ચે કાર્ય કરી રહ્યું છે આ કંડકટરનું મધ્ય સ્થાન છે અને આડું અંતર 𝐴 અને 𝐵 વચ્ચેનું 𝐿 છે તેથી આ 𝑉 𝑊𝑠 અને 𝑠 𝑙2 તરીકે તેનો અર્થ એ કે આ એક ખરેખર તમારો 𝑉 𝑊𝑠 𝑊𝑙2 છે અને તેથી આ 𝑇𝑦 છે તે ઊભી ટેન્શન 𝑇𝑦 આ નીચે તરફ સંતુલન રહેશે કે ઊભા કંડકટર વજનનું કાર્ય કરે છે તેથી 𝑇𝑦 𝑊𝑠 તેથી 𝑇𝑦 𝑊𝑠 તે અહીં લખાયેલું છે અને 𝑇𝑥 આડું એક કહો 𝑇𝑥 𝑊𝑐 કેટલાક 𝑐 થોડીક લંબાઈ બરાબર છે તેથી તે 𝑇𝑥 𝑊𝑐 𝐻 છે તો અને આ એક ડિરેક્ટ્રિક્સ છે અને આ આડી લાઇન છે તેથી આ ખૂણો થીટા હતો અને કેટલાક સુધારણા પછી મેં તેને મુક્યો છે તેથી આ તરફ ધ્યાન આપશો નહીં તેથી આ ખૂણો થીટા છે તેથી આ ખૂણો પણ થીટા છે અને આ એક આ છે 𝑐 𝐻𝑊 અને આ પછી અહીંથી આ છે 𝑦 આ સેગ છે તેથી આ ભાગ 𝑑 છે તેથી આપણે પછીથી આ વસ્તુ જોઈશું અને આ ડિરેક્ટ્રિક્સમાંથી કુલ જે કુલ 𝑦 છે અને 𝑦 𝑐 𝑑 હવે આ ખરેખર આકૃતિ 3 છે ફક્ત આ સમજૂતીના હેતુ માટે આપણે આ આકૃતિ બનાવી છે હવે 𝑐 એ આકૃતિ 3 માંથી હવે છે તે 𝑐 છે ડિરેક્ટ્રિક્સના સંદર્ભમાં વળાંકનું સૌથી નીચું બિંદુ ક્રમ છે અને 𝑦 ડિરેક્ટ્રિક્સના સંદર્ભમાં ટેનજ્ન્સી બિંદુનો ક્રમ છે તેનો અર્થ એ કે આ 𝑐 છે આ સૌથી નીચું બિંદુ છે 𝑂𝑂′ 𝑐 અને આ અહીંથી ખરેખર જો તમે આ બિંદુને આ બિંદુથી આ બિંદુ પર લઈ જાઓ ધારો કે જો તે 𝑂 છે આ 𝑂′ છે તેથી જો હું આ લઉં તે મારું 𝑂 છે તેથી 𝐴𝑂 𝑑 આ મૂળભૂત રીતે કંઇ નથી પરંતુ સેગ તેથી આ ઊંચાઇથી આ ઊંચાઇ 𝑑 જેટલી છે આપનો ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળીશુ